સેલ કલ્ચરની વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી છેલ્લા વર્ગમાં મેં તમારી સાથે છેલ્લા બે વર્ગ વિશે વાત કરી હતી અને મેં હાડપિંજરના સ્નાયુને કેવી રીતે ઉગાડવું તે વિશે વાત કરી હતી આજ શ્રેણીમાં આજે આપણે કાર્ડિયાક સ્નાયુમાં કેવી રીતે વધવું તે વિશે વાત કરીશું ફરીથી કાર્ડિયાક સ્નાયુ વિશે વાત કરતા કાર્ડિયાક સ્નાયુનું પ્રથમ માપદંડ શું હશે ચોક્કસપણે કોષો સંકોચાય કે નહીં અને શું તેઓ સંકોચન કરે છે અને ધ્યાનમાં લે છે કે કાર્ડિયાક કોષો સ્વયંભૂ સ્નાયુને સંકોચાય છે તેથી ત્યાં 3 સ્નાયુ પ્રકારો છે તેથી આ જ કારણ છે કે હું આને સ્પર્શ નહીં કરું તેથી મને તેને નીચે ખેંચવા દો તેથી આ અમારું વ્યાખ્યાન છે 5 સપ્તાહ 7 w 7 L 5 હવે કાર્ડિયાક કોષો તેથી ચાલો સ્નાયુના વર્ગીકરણ વિશે વાત કરીએ સ્નાયુઓને 3 જૂથોમાં વહેંચી શકાય છે હાડપિંજર કે જે આપણે પહેલાથી જ ઊંડાણપૂર્વક વાત કરી છે કાર્ડિયાક અને સુંવાળી તેથી આજે આપણે કાર્ડિયાક કોષો વિશે થોડી વાત કરીશું કારણ કે ત્યાં ઘણા લોકો છે જે કાર્ડિયાક પેશીઓ વધારવામાં રસ ધરાવે છે અને તેમ છતાં તેઓ ખરેખર જાણતા નથી કે ખરેખર ક્યાંથી શરૂ કરવું અને સાચું કારણ શું છે તેથી ત્યાં ઘણી કોષ રેખાઓ છે ત્યાં ખરેખર ઘણી નથી ત્યાં એક કોષ રેખા છે તેવી જ રીતે હાડપિંજરના સ્નાયુમાં કોષ રેખાઓ છે c 2 c 12 આ હાડપિંજરની સ્નાયુ કોષ રેખાઓમાંથી એક છે તેવી જ રીતે કાર્ડિયાક સેલ લાઇન છે પરંતુ હું ભલામણ કરીશ કે જો શક્ય હોય તો પ્રાથમિક કલ્ચર માટે જાવ પ્રાણીમાંથી સીધા પેશીઓ લો અને વર્ષોથી એક શ્રેષ્ઠ સ્રોત જે મને સમજાયું છે જો તમારી પાસે સગર્ભા ઉંદરો હોય તો હું E 14 E 13 થી E 14 હૃદય જોઉં છું તે માત્ર તે જ છે તેથી ચાલો ખૂબ જ મૂળભૂત બાબતોથી પ્રારંભ કરીએ તેથી મેં તમને E 13 E 14 વિશે પહેલેથી જ સમજાવી દીધું છે અને તે બધા અને જ્યારે તમે E 18 સુધી પહોંચો છો ત્યારે તેને ગર્ભ F 18 કહેવામાં આવે છે જ્યારે આપણે હિપ્પોકેમ્પસને અલગ પાડીએ છીએ તેથી વર્ષોથી મને કાર્ડિયાક પેશીઓ સાથે ફરીથી જે સમજાયું તે જેટલું પરિપક્વ પેશીઓને અલગ કરવા માંગે છે તેટલું વધુ ફાઇબ્રોબ્લાસ્ટ અને અન્ય કલ્ચર તમારા કલ્ચરને દૂષિત કરશે અને તમે તેના પર ખૂબ મર્યાદિત નિયંત્રણ ધરાવો છો કારણ કે તમારે ખરેખર ચાલાકી કરવી પડશે કે તેમાંના અમુક અન્ય કરતા વધુ ઝડપથી વૃદ્ધિ પામશે અને તે એક પ્રકારની મુશ્કેલી છે તેથી મને સૌથી સહેલો રસ્તો શું સમજાય છે અને આ હું ઉંદરોની દ્રષ્ટિએ વાત કરું છું તેથી ઉંદરની દ્રષ્ટિએ તમે E 14 નાના બચ્ચા લો છો અને જો તમે તેમને જુઓ તો તેઓ ખરેખર ખૂબ સુંદર અન્ય માઇક્રોસ્કોપમાં દેખાય છે તમે જે કરો છો તે ફક્ત હૃદયના પેશીઓને સંપૂર્ણ હૃદયમાંથી બહાર કાઢો તેથી આમાં તમે તફાવત કરી શકશો નહીં તેથી જ્યાં સુધી તમારી પાસે વેન્ટ્રિક્યુલર અથવા કર્ણક હોય તે અલગ કરવા માટે ખૂબ જ ઊંચા અંતના ડિસેક્ટીંગ માઇક્રોસ્કોપ ન હોય ત્યાં સુધી તફાવત થશે નહીં પરંતુ તેના બદલે તમે શું કરી શકો તે છે કે તમે આ નાનું વિભાજન બહાર કાઢો અને એકવાર તમે અલગ થશો પછી તમે નિરીક્ષણ કરશો તેથી તમે કરી શકો છો તમે હજુ પણ રક્ત વાહિનીઓ જોશો તેથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમને L 15 નામના માધ્યમમાં અલગ પાડવામાં આવે તમે L 15 ને B 27 અને ગ્લુટામેક્સ નામની વસ્તુ સાથે પૂરક બનાવી શકો હું તમને કાગળો આપીશ જે તમે તેને જોઈ શકો છો જે મૂળભૂત રીતે ગ્લુટામાઇનનું ડાઇપેપ્ટાઇડ છે અહીં વધુ સ્થિર સંયોજન છે તેથી તમે તેમને L 15 માધ્યમમાં અલગ કરી શકો છો અને આ B 27 કાર્ય કરે છે તે ચેતાકોષીય પરિબળ છે પરંતુ આપણે એક તબક્કે બતાવ્યું કે આ કાર્ડિયાક વૃદ્ધિને અમર્યાદિત રીતે આધાર આપે છે જો કે તે ચેતાકોષ માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ તે કેટલીક ખૂબ જ રસપ્રદ વસ્તુઓ કરે છે તેથી તમે મેળવી શકો તેટલા લોકો પાસેથી તમારી પાસે આ અલગ કાઢેલુ હૃદય છે તેથી પછી તમે જે કરો છો કે તમે તમારી પાઇપેટ ટીપનો ઉપયોગ કરીને ખૂબ જ નાનું છે તમે તેને થોડુંક દબાવો છો તેથી જે લોહી પહેલેથી જ છે તે લોહી જે તમે જાણો છો તેમાંથી તે નીચે પડે છે તેથી તમારી પાસે વધુ ચોખ્ખી પેશી છે પછી તમારે તેને અલગ કરવું પડશે તેથી તમારી પાસે એક નાનું હૃદય છે અલગ કરવાની સૌથી સહેલી રીત યાંત્રિક હશે આ હું માનું છું કે સૌથી સહેલો રસ્તો છે કારણ કે આ હૃદય ખૂબ નાજુક છે તમારે તેની સાથે કામ કરવું ખૂબ જ સરળ છે જ્યારે તમે આ હૃદયને આ રીતે એકત્રિત કરો છો તેથી ઉદાહરણ તરીકે જો તમે 10 ફૂટથી ની જેમ ખેંચી શકો છો અથવા 10 ભૃણ અહીં તમારું માધ્યમ છે હવે તમે તમારી પાઇપેટ ટિપ લો અને તમે તેને આગળ પાછળ ખેંચો છો તેથી તમે અનિવાર્યપણે જે કરી રહ્યા છો તે તમે યાંત્રિક વિઘટન કરી રહ્યા છો અને તમે જોશો કે આ તમારા પૂરતું સારું છે કે કોષોને અલગ કરો એવા લોકો પણ છે જે આ તબક્કે ટ્રિપ્સિન અને ટ્રિપ્સિન અવરોધકનો ઉપયોગ કરે છે પરંતુ જો તમે શિખાઉ છો અને જો તમે આ પ્રક્રિયાને રોકવા માટે કોઈપણ પ્રકારની એન્ઝાઇમેટિક સારવાર અને એન્ટી એન્ઝાઇમેટિક સારવારનો ઉપયોગ કરવા માટે ખૂબ ઉત્સુક નથી તો હું તમને આની ભલામણ કરીશ નહીં હું ભલામણ કરું છું કે તમે આના માટે જાઓ એક યાંત્રિક વિયોજન આ યાંત્રિક વિયોજન કામ કરે છે અને તે આ પ્રકારના નાજુક હૃદય માટે ખૂબ જ સાબિત તકનીક છે જે સારી રીતે કામ કરે છે તેથી તમે ધીરે ધીરે અને તમારે ખાતરી કરવી પડશે કે ત્યાં હવાના પરપોટાની રચના નથી અહીં કોઈ હવા પરપોટાની રચના થતી નથી કારણ કે આવા હવાના પરપોટાની રચના પેશીઓને નુકસાન પહોંચાડે છે તેથી અહીંથી તમે જે મેળવવા જઈ રહ્યા છો તે કંઈક આના જેવું છે તેથી અહીં તમારી પાસે માધ્યમ છે અને તમારી પાસે આના જેવું કંઈક સિંગલ સસ્પેન્શન છે તમે આમાં કેટલા સારા છો તેના આધારે પેશીઓને ગરમ કરી રહ્યા છે હવે તમે શું કરશો તમારી પાસે અંશત સિંગલ સેલ અંશત નાનો છે કેટલાક પેશીઓને વળગી રહેશે તેની ચિંતા ન કરો તે સંપૂર્ણપણે બરાબર છે અહીંથી તમે શું કરો છો તમે તેને ફેરવીને નીચે ઉતારો છો તેથી જ્યારે એકવાર તમે તેને નીચે ફેરવીને નીચે નાખો જે તમે મેળવવા જઈ રહ્યા છો તે કંઈક આના જેવું છે તમારી પાસે તમારું માધ્યમ છે અને આ ફેરવવું એકદમ મજબૂત છે તમે 500 rpm માટે 5 મિનિટ અથવા 10 મિનિટ માટે જઈ શકો છો ત્યાં તેટલું પૂરતું છે તમારે ફક્ત તેને પેલેટ મારવી પડશે તેથી અહીં તમારી પાસે સિંગલ સેલ સસ્પેન્શનનો પેલેટ છે અને અહીં તમારી પાસે માધ્યમ છે હવે તમે શું કરશો આગલા પગલામાં તમે તેને અહીંથી માધ્યમમાંથી બહાર કાઢો છો તેથી તમારી પાસે જે બાકી છે તે અલબત્ત થોડુંક માધ્યમ રાખો થોડું સારું એટલું સારું કે તે સૂકાય નહીં હવે તમારી પાસે અહીં એક જ સેલ સસ્પેન્શન છે હું એમ નહીં કહું કે કેટલાક એવા હશે જેમાં ભાગ હશે તમે ભાગોમાંથી છુટકારો મેળવી શકો છો તે કરવા માટે એક સરળ રીત છે એક શોર્ટકટ એ છે કે આ તબક્કે તમે શું માધ્યમ રાખો છો અને તમે જાણો છો કે તેને એક ડીશમાં છોડી દો અથવા એક ડીશ જે તમે જાણો છો કે તમે શું કરો છો તમારી પાસે કોષો બેઠા છે તેથી જે મોટા ભાગો છે તેઓ તળિયે સ્થાયી થશે તે ફક્ત 45 મિનિટ માટે રાખો જે આના પૂરતું સારું છે અને તમે તેને એક જ કોષમાંથી બહાર કાઢી શકો છો તેથી જે કોષો ભારે પ્રકારના ભાગો હોય છે તે તમે જાણો છો કે તેઓ નીચે પડી જશે અને તમે ડીશને ખૂબ નરમાશથી હા dikri શકો છો અને તમે તેને સિંગલ સેલ સસ્પેન્શનમાંથી બહાર કાઢી શકો છો અને તેને ફરીથી ટેસ્ટ ટ્યુબમાં મૂકી શકો છો એકવાર મેં તેને ફરીથી ટેસ્ટ ટ્યુબમાં મૂકી દીધું હવે તમને તે માધ્યમની જરૂર પડશે જ્યાં તમે તેને વધવા માટે ફરીથી સસ્પેન્ડ કરવા જઈ રહ્યા છો તેથી મેં વર્ષોથી વિકસાવેલ સૌથી સરળ માધ્યમ પૈકીનું એક એ છે કે તમે આ E 14 ગ્લુટામેક્સ વત્તા લો જો તમે તેમને બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ ઇન્ક્યુબેટરનો ઉપયોગ કરવા માંગતા હો તો પછી તમે શું કરશો સોડિયમ બાયકાર્બોનેટની હું ટકાવારી ભૂલી ગયો છું કે તમે ફરી જોઈ શકો છો અથવા હું તમને જણાવીશ તમે સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરો હવે તમારા ડિસેક્ટીંગ માધ્યમથી પ્લેટિંગ માધ્યમ સુધી માત્ર એટલો જ તફાવત છે કે હવે તમે સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરી રહ્યા છો એકવાર તમે સોડિયમ બાયકાર્બ માધ્યમ ઉમેર્યું હવે તમે તે ઉમેરો છો તેથી હું હમણાં જ તમારા માટે એક અલગ રંગ મૂકી રહ્યો છું અહીં તમારી પાસે પ્લેટિંગ માધ્યમ છે હવે આ કોષો લો અને તમે પહેલેથી જ કવર સ્લિપ તૈયાર કરી હોવી જોઈએ કે જ્યાં તમે તેમને પ્લેટ અથવા ડીશ અથવા જ્યાં પણ તમે તેમને ચડાવવા કરવા માંગો છો તેના આધારે તમે જે પ્રકારનાં સબસ્ટ્રેટનો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે તમે પૂર્વ ચડાવેલાનો ઉપયોગ કરી રહ્યા છો અને જે રીતે આ પૂર્વ ચડાવેલ સબસ્ટ્રેટ કરવું પડે છે તે 24 કલાક અગાઉથી અથવા ઓછામાં ઓછા 12 કલાક અગાઉ કરવાનું વધુ સારું છે છેલ્લી ઘડી માટે તેને છોડશો નહીં અરે હું સબસ્ટ્રેટને ટીપે ટીપે ઉમેર્યું છું અને તે બધું જે કામ કરતું નથી તે તમારી પાસે ખૂબ જ સ્પષ્ટ યોજનાઓ હોવી જોઈએ કે આપણે તેને કેવી રીતે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે પૂર્વ ચડાવેલ સબસ્ટ્રેટ પર પૂર્વ ચડાવેલ સબસ્ટ્રેટમા તમે શું કરો છો તમે તમારી પ્રથમ સેલ સસ્પેન્શનની નાની માત્રા ખૂબ નાની માત્ર મૂકી છે તે વિતરિત કરે છે ઉદાહરણ તરીકે તમારે પચાસ કવર સ્લિપ કહેવી પડશે અથવા તમારે 12 કવર સ્લિપ અથવા 6 કવર સ્લિપ કહેવી પડશે તેથી તે વધુ સારું છે કે તમે તેને ફરીથી સસ્પેન્ડ કરો 1 થી 2 ml માધ્યમ પ્લેટિંગ માધ્યમ અને જો તે એક ml હોય અને તમે તેને વિભાજીત કરવા માંગતા હો અથવા જો તે હોય તો તમે તેને 2 ml માં વિભાજીત કરવા માંગો છો 2 ml સાથે કામ કરવાનું સરળ છે તમે તેને 6 કવર સ્લિપમાં વિભાજીત કરવા માંગો છો તો તમે શું કરો છો 2 ml એટલે કે 2000 માઇક્રો લિટર તેઓ 2000 માઇક્રો લિટરને 6 થી વિભાજીત કરે છે તેથી આવશ્યકપણે 300 જેટલા માઇક્રો લિટરથી 300 થી થોડું વધારે તમે દરેક ડીશ અથવા દરેક કૂવામાં અથવા દરેક કવરમાં તમારી પાસે શું છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છો હવે તમે તેમને પ્લેટ કરો અને તેમને ફેલાવો તમે કદ વધારશો નહીં તેથી આ એક વસ્તુ છે જેની હું તમને ભલામણ કરીશ ફક્ત તેને ફેલાવો તેને શક્ય તેટલો ફેલાવો અને રાહ જુઓ અને તેને CO2 ઇન્ક્યુબેટરની અંદર રાખો અને તમે 30 મિનિટથી વધારે જાણો છો તે ખૂબ સલામત છે 30 મિનિટ પછી ખૂબ જ નરમાશથી બાકીના માધ્યમ ઉમેરો જે લગભગ 1 થી 2 ml જેટલું છે તે તમારે કરવાની જરૂર છે તેથી તમે કોષોને પેશીઓથી અલગ કરો છો અથવા આ કિસ્સામાં અંગને અલગ કરો તેને યાંત્રિક રીતે અલગ કરો એક કોષનું સસ્પેન્શન કરો તમે સિંગલ સેલ સસ્પેન્શન બનાવ્યા પછી તમે તેને નીચે ફેરવો સસ્પેન્શનને ફરીથી પ્લેટિંગ માધ્યમમાં ખેંચો અને હવે તમે તેમને પ્લેટ કરો તેથી એકવાર તમે આને પૂર્વ ચડાવેલા સબસ્ટ્રેટ પર લગાવ્યા પછી તમે 30 મિનિટ રાહ જુઓ 30 મિનિટ પછી તમે તેને પ્લેટિંગ માધ્યમથી ભરો કામ થઈ ગયું અને તેને CO2 ઇન્ક્યુબેટરમાં પાછું મૂકો અને તમારા પ્લેટિંગ માધ્યમમાં સોડિયમ બાયકાર્બોનેટ છે જેનો ઉપયોગ બફરિંગ માટે થાય છે અને તે CO2 બફરિંગ વગર જોવા મળ્યું છે કે કોષના વિકાસ પર થોડી હકારાત્મક અસર કરે છે તે શા માટે છે તે હજી સ્પષ્ટ નથી પરંતુ આવી વસ્તુઓ બરાબર થાય છે તેથી હવે તમે આ કોષોને વધવા દો હું કહીશ કે 2 થી 3 દિવસ તમે શું અવલોકન કરશો આ વ્યક્તિગત કોષો ફરીથી તે જ વસ્તુ છે તેઓ નજીક આવવાનું શરૂ કરશે અને તમારે ચોક્કસ ઘનતા જાળવવી પડશે જેથી તેઓ એકબીજાની નજીક સ્થળાંતર કરી શકે જો તે ખૂબ જ ઓછી વસ્તી ધરાવતી કલ્ચર છે તો તમે ટાપુઓની રચના જોઈ શકતા નથી અને જો તે ખૂબ જ ઘન કલ્ચર છે તો પછી તમે નેક્રોસિસ પણ જોશો તેથી તમારી પાસે શ્રેષ્ઠ ઘનતા હોવી જોઈએ જ્યાં તમારે તમારી રમત રમવી જોઈએ જ્યાં કોષો લગભગ એક સ્તર જેવું કંઈક બનાવશે અને આ કોષો આના જેવું કંઈક બનાવે છે આ ક્લાસિક મોર્ફોલોજિકલ પાસાઓ છે જે તમે કાર્ડિયાક માયોસાઇટ્સ સાથે જુઓ છો આના જેવું કંઈક બરાબર છે હવે આ કોષો 3 થી 5 દિવસ પછી સ્વયંસ્ફુરિત ધબકશે તેને તેમાં કોઈ વધારાની સુવિધાઓની જરૂર નથી હવે જ્યારે તેઓ સ્વયંભૂ ધબકતા હોય છે તેથી સૌપ્રથમ જેમ મેં અગાઉના વર્ગમાં ઉલ્લેખ કર્યો છે તમારે મોર્ફોલોજી તરફ જવું પડશે તે પછી સ્વયંસ્ફુરિત ધબકારા સાથે મેળ ખાતો હોવો જોઈએ આગળ કઈ સુવિધાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તે હોવી જોઈએ તમારે ઇલેક્ટ્રોફિઝિયોલોજી કરવી જોઈએ તે જોવા માટે કે તેઓ પાસે ક્લાસિક એક્શન પોટેન્શિયલ હોવા જોઈએ કે નહીં તમને યાદ છે કે તેમના કાર્ડિયાક માયોસાઇટ્સમાં આ સુંદર ઉચ્ચપ્રદેશ છે જેમ કે એક્શન પોટેન્શિયલ અને અહીં 0 ને ઓવરશૂટ કરી રહ્યા છે મિલિવોલ્ટની દ્રષ્ટિએ માઇનસ 80 મિલિવોલ્ટ રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ rmp રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ માટે છે આગળ તમારે ગેપ જંક્શન્સ પ્રોટીનને લેબલ કરવું પડશે કાર્ડિયાક માયોસાઇટ્સમાં ઘણાં ગેપ જંકશન છે જે અલગ અલગ જગ્યાએ બેઠા છે તમને યાદ છે તેથી તેમની પાસે આ ગેપ જંકશન છે જે ગેપ જંક્શન સામે એન્ટિબોડીઝ માટે B એટલે એન્ટિબોડીઝનો ઉપયોગ કરીને ગેપ જંક્શનને લેબલ કરે છે પછી તમારે જે કરવાનું છે તે કાર્ડિયાક માયોસાઇટ કલ્ચરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જે કેલ્શિયમ તરંગ ઇમેજિંગની જરૂરિયાત છે કારણ કે આ તેથી આ કોષોમાં શું થાય છે ત્યાં કેલ્શિયમ તરંગ છે જે તેમની સાથે મુસાફરી કરે છે આના જેવું કંઈક અને આ પ્રકારના તરંગોને કોન્ફોકલ માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરીને કેલ્શિયમ તરંગને માપવા માટે સરળતાથી માપી શકાય છે આ કેલ્શિયમ પ્રત્યારોપણ ત્યાં ચોક્કસ રંગો છે જે ઉપલબ્ધ છે કારણ કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની કલ્ચર વિશે વાત કરીએ છીએ જેમ કે મેં છેલ્લા બે વર્ગોમાં ઉલ્લેખ કર્યો છે હું સતત તેના પર સંકેત આપું છું ફક્ત તેમને વધારીને તેમને એક થાળીમાં ફેંકીને કંઈક વધે છે તે કંઈક થાય છે તેનો આધુનિક સમયમાં કોઈ અર્થ નથી તમારી પાસે બધું કેટલું નજીક છે તે વ્યાખ્યાયિત કરવું પડશે કારણ કે તે સિવાય તમે સ્પર્ધા કરી શકશો નહીં અથવા ઉદ્યોગ તમારી મોડેલ સિસ્ટમ્સ લેવા માટે ક્યારેય રસ ધરાવશે નહીં નહિંતર કોષ કલ્ચર રહેશે કે તમે જાણો છો કે તમે કંઈક ફેંકી દો છો તે છે અને તમે કેટલાક અર્થઘટન કરો છો જે મહત્વપૂર્ણ નથી તમે જે તક આપી રહ્યા છો તે મહત્વની છે તેથી ત્યાં કેલ્શિયમ તરંગ છે જે માપવા માટે છે તેથી જો આપણે તેમાં તપાસ કરીએ તો તમારે મોર્ફોલોજી યોગ્ય હોવી જોઈએ તમે ગેપ જંકશનને યોગ્ય રીતે લેબલ કરવા માટે સક્ષમ હોવા જોઈએ તમે સ્વયંસ્ફુરિત ધબકારાને બરાબર જોઈ શકશો તમે પેચ ક્લેમ્પ ઇલેક્ટ્રોફિઝિયોલોજીનો ઉપયોગ કરીને ક્રિયાની ક્ષમતાને માપવા માટે સક્ષમ હોવા જોઈએ અને તમારે કોન્ફોકલ ફ્લોરોસન્સ માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરીને કેલ્શિયમ ઇમેજિંગ કરાવવું જોઇએ એકવાર તમે આ કરી લો પછી તમારી પાસે માયોસિન હેવી ચેઇન કાર્ડિયાક હોય છે જે હાડપિંજરના સ્નાયુથી વિપરીત માયોસિન હેવી ચેઇન ધરાવે છે કારણ કે આ કોષો સતત સંકોચાય છે તેથી માયોસિન હેવી ચેઇન ઓળખ કયા પ્રકારની માયોસિન હેવી ચેઇન રચાઇ રહી છે બીજો મહત્વનો ભાગ તેથી ત્યાં ઘણા ભાગો છે તેથી તમે મોડેલ સિસ્ટમ વાસ્તવિક જીવનમાં શું થઈ રહ્યું છે તેની પ્રતિકૃતિ માટે શક્ય તેટલું નજીક હોવું જોઈએ જ્યાં સુધી તે મેળ ખાતો નથી ત્યાં સુધી તે કોઈ અર્થમાં સમજી શકશે નહીં તેથી તે ખૂબ જ જરૂરી છે કે તમે આ કઠોરતામાંથી પસાર થાઓ અને કોઈપણ રીતે આ વિવિધ મોડેલો માટે વાંચન સામગ્રીનો સમૂહ સોંપી દો જે તમને તેની વધુ સારી સમજ મેળવવા માટે મદદ કરશે પરંતુ આને ધ્યાનમાં રાખો કે તે માત્ર એક મોડેલ નથી તે તમારા શરીરની અંદર રહેલા કોષના કુદરતી નિવાસસ્થાનની કેટલી નજીક છે હું અહીં બંધ કરીશ આભાર તમારી ધીરજથી સાંભળવા બદલ આભાર